નમસ્તે અને અભ્યાસક્રમ ડિઝાઇન ના વિકાસ તબક્કાને લગતા બીજા ભાગના એકમ 10 માં આપનું સ્વાગત છે અભ્યાસક્રમ ડિઝાઇન માટે આપણે ADDIE મોડેલ ને અનુસરી રહ્યા છીએ ADDIE મોડેલ માં વિશ્લેષણ તબક્કો ડિઝાઇન તબક્કો વિકાસ તબક્કો અને ત્યારબાદ કાર્યાન્વિત કરવાનો તબક્કો અને મૂલ્યાંકન તબક્કો છે જ્યારે ADDIE મોડેલ હેઠળ આપણે જે પ્રવૃત્તિઓ જોઈ રહ્યા છીએ તે ફક્ત અભ્યાસક્રમ ડિઝાઇન માટે આપણી પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટે સુવિધા આપી રહી છે મોડેલ આપને જણાવે છે કે તે પ્રક્રિયામાં કયા ઘટકો હોવા જોઈએ પ્રક્રિયા ડિઝાઇન અને આપ જે રીતે વિષય સંભાળવા માંગો છો તે સંપૂર્ણપણે આપની પસંદગી છે છેલ્લા વિભાગમાં આપણે ઇજનેરી અભ્યાસક્રમ માટે પ્રશ્નોત્તરી અસાઇનમેન્ટ પરીક્ષા અને સેમેસ્ટર ના અંતે લેવાતી પરીક્ષા માટે વિષયવસ્તુની ડિઝાઇન અને સંભાળવાની પ્રક્રિયા સમજી અમે વારંવાર કહી રહ્યા છીએ કે મૂલ્યાંકન ખરેખર મહત્વપૂર્ણ છે જો મારુ મૂલ્યાંકન ખૂબ જ નબળું હોય તો એવું સ્વતઃ એવું જ સૂચિત થાય છે કે હું વિદ્યાર્થીઓ પાસેથી માત્ર નબળા શિક્ષણની અપેક્ષા રાખું છું જો આપે મૂલ્યાંકન યોગ્ય રીતે તૈયાર નથી કર્યું તો વિદ્યાર્થીઓ સંભવિત નોકરીદાતાને આવશ્યક હોય તેવું સારી રીતે શીખે એની શક્યતા નથી મૂલ્યાંકનની રચના કરવી અને સંચાલન કરવું સરળ બાબત નથી છેલ્લા એકમમાં આપણે વિષયવસ્તુના સંગ્રહની ભૂમિકા પાર ધ્યાન આપ્યું જો કે શરૂઆતમાં શિક્ષક સમૂહે ઘણું કામ કરવાની જરૂર છે પરંતુ એકવાર તે થઇ જાય પછી શિક્ષણ મલયાંકનની ગુણવતા જાળવી રાખવાની સાથે સાથે વિષયવસ્તુના સંગ્રહને યોગ્ય રીતે સંચાલિત કરીને ભાર ઘટાડી શકે છે હાલના એકમમાં આપણે વિકાસના તબક્કા તરફ આગળ વધીએ છીએ અહીં આપણે ઇજનેરી અભ્યાસક્રમ માટે વિકાસના તબક્કાની પેટા પ્રક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જો ઇજનેરી સિવાયનો અભ્યાસક્રમ હોય તો કેટલીક પ્રક્રિયાઓ અલગ હશે અમે જે પેટા પ્રક્રિયાઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ તે અમારા સૂચનો છે કોઈને લાગે કે તેમને કાં તો સહેજ લખાણ બદલવાની અથવા તેને ફેરફાર કરવાની જરૂર છે યોગ્ય ફેરફારો કરવા માટે આપ સ્વતંત્ર છો પરંતુ આપે વિકાસના તબક્કાની આવશ્યકતાઓને ઓળખવી જરૂરી છે મુખ્યત્વે વિકાસનો તબક્કો અભ્યાસક્રમની સૂચનાત્મક સામગ્રી અને શીખવાની સામગ્રી વિકસાવવા સાથે સંબંધિત છે સૂચનાત્મક સામગ્રી શું છે પ્રશિક્ષક વિદ્યાર્થીઓને જણાવેલ અભ્યાસક્રમના પરિણામો અથવા કૌશલ પ્રાપ્ત કરવા સુવિધા આપવા માટે તેનો ઉપયોગ કરે છે અભ્યાસક્રમના પરિણામો મોટી સંખ્યામાં કૌશલમાં વિસ્તૃત કરવામાં આવે છે આપ કયા આધાર પાર વિકાસ કરો છો વિશ્લેષણ તબક્કા અને ડિઝાઇન તબક્કાની જરૂરિયાતો અનુસાર સૂચનાત્મક સામગ્રી વિકસાવવામાં આવી છે વિશ્લેષણ તબક્કામાં કૌશલ અને અભ્યાસક્રમના પરિણામો નિશ્ચિત કરવામાં આવશે દ્રષ્ટાંત માટે ઉદાહરણરૂપ મૂલ્યાંકન બનાવવામાં આવશે અને આપણે વર્ગીકરણ કોષ્ટકમાં અભ્યાસક્રમના પરિણામો અને યોગ્યતાઓ શોધી કાઢીએ છીએ ડિઝાઇન તબક્કો મુખ્યત્વે મૂલ્યાંકન પર કેન્દ્રિત છે આપણે આ સૂચનાત્મક સામગ્રીને કેવી રીતે ગોઠવીશું તે કૌશલ સાથે સંકળાયેલ સૂચનાત્મક એકમો અનુસાર છે વિચાર કરો કે એક અભ્યાસક્રમમાં લગભગ 8 અભ્યાસક્રમ પરિણામો છે અભ્યાસક્રમના કેટલાક પરિણામોમાં 7 અથવા 8 કલાકનો સમય લાગી શકે છે આવા કિસ્સાઓમાં આપણે સંખ્યાબંધ કૌશલમાં વિશાલ અવકાશ સાથેના અભ્યાસક્રમના પરિણામો વિગતવાર તૈયાર કરીએ છીએ જ્યારે આપ કૌશલના દ્રષ્ટિકોણથી અભ્યાસક્રમની ગણતરી કરો છો ત્યારે આપની પાસે 10 થી 15 સુધી કૌશલ હોઈ શકે છે જો ૧૫ કૌશલ હોય તો 15 સૂચનાત્મક એકમો હશે તેનો અર્થ એ કે એક કૌશલના સંદર્ભ એક સૂચનાત્મક એકમ છે એક કૌશલમાં ક્યારેય 5 કરતાં વધુ વર્ગખંડના સત્રો નહિ થાય આપણે લગભગ એક કૌશલ જોઈએ છીએ જેમાં વર્ગખંડના મહત્તમ ૫ સત્રો થશે અને સૂચનાત્મક સામગ્રી વિકસાવવાની શક્યતા છે હું વર્ગખંડની પ્રવૃત્તિ કેવી રીતે શરૂ કરી શકું હું વર્ગમાં શું કરું હું પ્રશ્નો ક્યાં પૂછું અને વર્ગખંડમાં હું કયા પ્રકારના અસાઇમેન્ટ આપીશ અને તેવું ઘણું બધું આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે આપણે સૂચના સામગ્રી બનાવીએ છીએ જ્યારે શીખવાની સામગ્રી એ છે કે શીખનારાઓ પોતે ઉપયોગ કરે છે આ સામગ્રી સામાન્ય રીતે પુસ્તકો અને ઇન્ટરનેટ સ્રોતોમાંથી પસંદ કરવામાં આવે છે સામાન્ય રીતે શરૂઆતમાં જ્યારે આપણે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ આપીએ છીએ ત્યારે આપણે પાઠ્યપુસ્તકો સંદર્ભ પુસ્તકો નિશ્ચિત કરીએ છીએ અને આજકાલ આપણે ઇન્ટરનેટ સ્રોતોનો પણ ઉલ્લેખ કરીએ છીએ સારો સ્રોતમાં ઈન્ટરનેટ સ્ત્રોતમાં પણ નોંધ ઉમેરવામાં આવે છે એટલે કે તે ઇન્ટરનેટ સ્રોત શા માટે સારો છે અથવા તે કયી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે નોંધ ઉમેરવાથી આપ તેને વિદ્યાર્થી માટે વધુ અનુકૂળ બનાવો છો કેટલીકવાર કોઈ શિક્ષક પાઠ્યપુસ્તક અથવા ઈન્ટરનેટ સ્ત્રોતમાં ઉપલબ્ધ હોય તેના કરતા વધુ કંઈક કરવા માંગે છે આવા કિસ્સામાં શિક્ષક કેટલીક સામગ્રી તૈયાર કરે છે અને અન્ય સ્રોતોમાંથી ઉપલબ્ધ શિક્ષણ સામગ્રીમાં વૃદ્ધિ કરે છે વ્યાપક રીતે શીખવાની સામગ્રી ક્યાં તો સ્રોતમાંથી પસંદ કરવામાં આવે છે અનેઅથવા પ્રશિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલી સામગ્રીને વિસ્તૃત કરવામાં આવે છે આપણે મુખ્યત્વે સૂચના સામગ્રી પર નજર કરીએ છીએ વિકાસનો તબક્કો આપણે નીચેની પ્રવૃત્તિઓ અથવા પેટા પ્રક્રિયાઓ સુચવીએ છીએ શીખવાડવાની તકનીક પસંદ કરવી આપણે હાલમાં તે જોઈ રહ્યા છીએ સૂચનાનો પ્રકાર પસંદ કરવો સૂચનાત્મક સામગ્રીનો વિકાસ શીખવાની સામગ્રીની ઓળખપસંદગીતૈયારી અને વિકાસના તમામ તબક્કાનું મૂલ્યાંકન સહકર્મી પાસે કરાવવું ચાલો શીખવાડવાની તકનીકો જોઈએ ઘણા બધા સંયોજનો શક્ય છે કેટલીક શીખવાડવાની તકનીકો છે બ્લેકબોર્ડ અથવા વ્હાઇટ બોર્ડ અથવા આજકાલ સ્માર્ટ બોર્ડ વાળો વર્ગખંડ LCD પ્રોજેક્ટર વાળો વર્ગખંડ આપની પાસે LCD પ્રોજેક્ટર સાથે બ્લેકબોર્ડ અથવા વ્હાઇટ બોર્ડ હોઈ શકે છે જેમજેમ આપણે આગળ વધીએ તેમ પહેલાની તકનીકો પણ ઉપલબ્ધ છે તેનો અર્થ એ છે કે મારી પાસે LCD પ્રોજેક્ટર વાળો વર્ગખંડ હોય તો સામાન્ય રીતે આપની પાસે બ્લેક બોર્ડ અથવા વ્હાઇટ બોર્ડ ઉપલબ્ધ હોય છે LCD પ્રોજેક્ટર સાથે ઇલેક્ટ્રોનિક વર્ગખંડ લેપટોપ સ્માર્ટ ફોન ધરાવતા વિદ્યાર્થીઓ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે ઇલેક્ટ્રોનિક વર્ગખંડો અથવા આપની પાસે હજી વધુ સંયોજનો હોઈ શકે છે જ્યાં આપ જે પણ કરો છો તે આપ વિડીયો તરીકે રેકોર્ડ કરી શકો છો અને વિદ્યાર્થીઓ પછીથી તે જોઈ શકે છે પરંતુ આ એવી તકનીકો છે જે ઘણા સ્થળોએ અમલમાં મુકવા માટે તૈયાર છે એમ ગણી શકાય કોઈ શીખવાડવાની તકનીકની પસંદગી અને તેની ઉપ્લબ્ધીની આપના દ્વારા તૈયાર કરાયેલ સૂચના અને સૂચનાત્મક સામગ્રી પર ખુબ અસર થશે લગભગ 80 ટકાથી વધુ શિક્ષકો આજે પણ બ્લેકબોર્ડ નો ઉપયોગ કરે છે બોલતી વખતે બ્લેકબોર્ડ પર લખવું શિક્ષકે તે સામગ્રી પોતાના ઉપયોગ માટે તૈયાર કરી હોય જેમાં અલગ અલગ જગ્યાએ લખેલી કેટલીક વધારાની નોંધો હોઇ શકે ક્યારેક શિક્ષક તેમાં નવીનતા લાવશે એટલે કે વિદ્યાર્થી સાથે ચર્ચાના આધારે તેઓ પહેલાથી જ તૈયાર કરેલી સામગ્રીથી થોડું અલગ કરવા માંગે છે અને પછી તે બાબતથી અલગ શોધ કરી શકે છે કેટલાક શિક્ષકો છે જે કોઈ નોંધ રાખશે નહીં અને તેઓ વિષય સાથે એટલા પરિચિત છે પરિસ્થિતિને આધારે તેઓ આગળ વધતા રહેશે તેઓ દરેક વખતે અલગ રીતે કરશે હું માનું છું કે ખુબ જ ઓછી માત્રામાં શિક્ષકો છે જેઓ ને આ સહજ લાગે છે આપ શીખવાડવાની તકનિકોમાંથી જે ખાસ તકનીક પસંદ કરો છો તેનો સૂચના પાર પ્રભાવ પડશે ઉપલબ્ધ ICT સાધનોથી હવે ઘણી શક્યતાઓ છે શિક્ષકે ઇન્ટરનેટ પર જે ઉપલબ્ધ બાબતો શોધવી પડશે અને તેમાંથી ગ્રહણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેમના અભ્યાસક્રમને લગતા કયા પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરી શકાય તે જોવું જોઈએ વિદ્યાર્થીઓ માટે યોગ્ય શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં તે શિક્ષકને સહાય કરે છે તેનો અર્થ એ કે શિક્ષક ઇન્ટરનેટ પર શોધી શકે છે કેટલીકવાર આપની પાસે ઇ પુસ્તકો હોય છે જે અમુક કિંમતે ઉપલબ્ધ હોય છે આજકાલ આપ આ પુસ્તકના અમુક ભાગો પણ લઇ શકો છો શિક્ષક પોતાની રીતે સામગ્રીને એકીકૃત કરી શકે છે અને તેને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરી શકે છે નિર્ધારિત કરવાથી શિક્ષણ સામગ્રી પર એ શિક્ષકની સ્વીકૃતિ મળી જાય છે આ તકનીકોની વાત કરીએ તો તેમના ઘણા ફાયદા છે પરંતુ સૂચનાને તકનીકમાં ગોઠવવી પડશે તેનો અર્થ એ કે શિક્ષક જે તકનીકનો ઉપયોગ કરે છે તેના આધારે તેતેણીએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાની રીતો બદલવી પડશે નહિંતર શિક્ષકને આ તકનીકોના લાભ મળશે નહીં ડિલિવરી તકનીકોના સંદર્ભમાં આ યાદ રાખવું જોઈએ ચાલો આપણે દરેક તકનીક વિષે વાત કરીએ બ્લેકબોર્ડ વ્હાઈટ બોર્ડ કે સ્માર્ટ બોર્ડ આ તકનીક સૌથી જૂની અને સૌથી પ્રચલિત છે આપ કહી શકો કે બ્લેક બોર્ડ તકનીક 150 160 વર્ષ કે તેથી વધુ વર્ષો પુરાણી અથવા 19મી કે 18મી સદીમાંથી આવી છે આનો મુખ્ય લાભ એ છે કે શિક્ષક દ્વારા અનુસરવામાં આવતી ગતિ અને ક્રમને સામાન્ય રીતે નવી માહિતીના વિતરણ સાથે સુમેળ કરે છે જ્યારે આપ બોર્ડ પર લખી રહ્યા હોવ ત્યારે વિદ્યાર્થીને અનુસરવા સમજવા અને આત્મસાત કરવા માટે પર્યાપ્ત સમય મળે છે તેમજ સામાન્ય પ્રથા છે કે જ્યારે પણ શિક્ષક બોર્ડ પર લખે છે ત્યારે વિદ્યાર્થી પણ તેના વર્ગનોંધોમાં લખે છે ભલે તે સામગ્રી પાઠ્ય પુસ્તકની સામગ્રી જેવી જ હોય પરંતુ તેમ છતાં તેઓ ચોક્કસ ગતિએ સાંભળી રહ્યા છે અને શિક્ષકે બોર્ડ પર જે લખ્યું છે તે જાતે લખી રહ્યા છે ત્યાં ચોક્કસ સુમેળ શક્ય છે અને તે જ સૌથી મોટો લાભ છે પરંતુ તેની અન્ય કેટલીક મર્યાદાઓ પણ છે ઉદાહરણ તરીકે એક જટિલ આકૃતિ દોરવી હોય શકે કે કેટલાક શિક્ષકોની ચિત્રકામ કલા સારી હોય છે તેઓ કરી શકે છે પરંતુ મોટા પ્રમાણમાં ક્યાં તો વર્ગખંડમાં ઘણો સમય લાગશે અથવા તે સંતોષકારક રીતે દોરી નહીં શકાય આ પ્રક્રિયામાં ઘણી ભૂલો થઇ શકે છે અને તે ભૂલો વિદ્યાર્થીમાં રહેશે તેનો અર્થ એ છે કે જટિલ આકૃતિઓ અને અમુક પ્રકારના ક્રોસ વિભાગીય આંકડાઓ વગેરેમાં કામ કરતી વખતે ગેરસમજ થવાની સંભાવના છે પરંતુ બ્લેક બોર્ડ અથવા વ્હાઈટ બોર્ડ મુખ્યત્વે એવા અભ્યાસક્રમો માટે અનુકૂળ હોય છે જે પ્રમુખ રૂપે ગણિતીય છે તેનો અર્થ એ છે કે જ્યારે આપે બોર્ડ પર અનેક જટિલ સમીકરણો લખવાના હોય ત્યારે ત્યારે આના જેવી આરામદાયક અન્ય કોઈ પદ્ધતિ નથી જ્યારે વર્ણનાત્મક અભ્યાસક્રમોની વાત આવે છે ત્યારે બ્લેકબોર્ડ પદ્ધતિ બહુ સારી નથી વર્ણનાત્મક અભ્યાસક્રમોમાં ફક્ત એવું કરી શકાય છે શિક્ષક બોર્ડ પર કેટલાક મુખ્ય વાક્યાંશો લખી શકે છે પછી વિદ્યાર્થીએ વિગતો ભરવાનું શરૂ કરવું પડશે સમસ્યા એ છે કે જ્યારે વિદ્યાર્થી તેના પોતાના નિરીક્ષણો લખી રહ્યા છે ત્યારે તે શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવેલ બાબતો સાથે સુમેળ બેસાડી શકતા નથી તેથી ગણિતના અભ્યાસક્રમો માટે બ્લેકબોર્ડ ચોક્કસપણે અનુકૂળ છે તેના ફાયદા છે આપણે તેનો ઉપયોગ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છીએ તેમાં કોઈને આપત્તિ નહીં હોય પરંતુ ખાસ કરીને ઇજનેરી અભ્યાસક્રમોના સંદર્ભમાં આમાં ઘણી મર્યાદાઓ છે જ્યાં જટિલ સમય આકૃતિઓ જટિલ બ્લોક આકૃતિઓ દોરવાની હોય છે અન્ય વિવિધતા સ્માર્ટ બોર્ડ તે શિક્ષકને બોર્ડ માં પ્રસ્તુત સામગ્રીને ચિત્ર તરીકે લઇ શકે છે આપ બોર્ડ પર જે કઈંપણ લખો તે એક છબી તરીકે મેળવી શકાય છે અને આજકાલ ઇમેઇલ અથવા વોટ્સએપ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરી શકાય છે જ્યારે સામગ્રીને વ્હાઇટ બોર્ડ પર સ્લાઇડ્સ તરીકે રજૂ કરવામાં આવે છે બોલતી વખતે શિક્ષક તેને વધુ સ્પષ્ટ કરીને અથવા વધારાની નોંધ ઉમેરીને તે સામગ્રી સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે એક નાનું આકૃતિ ઉમેરીને નીચે કંઈક લીટી દોરીને વગેરે બધી જ સ્લાઇડ્સ અને તેની ઉપર લખેલી નોંધો એક ચિત્રમાં લઇ શકાય છે અને વિદ્યાર્થીઓને આપી શકાય છે જે રીતે વર્ગખંડમાં કરાવવામાં આવ્યું છે વિદ્યાર્થી તે રીતે જ મેળવી શકે છે જ્યારે સ્માર્ટ બોર્ડ આવ્યા ત્યારે તે વિષે ખૂબ પ્રચાર થયો ઘણા લોકોએ તે ખરીદ્યા કેટલાક સ્થળોએ તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તેનો ઉપયોગ એટલો લોકપ્રિય બન્યો નથી LCD પ્રોજેક્ટર વાળો વર્ગખંડ આપણે એવું માનીએ છીએ કે ત્યાં બ્લેકબોર્ડ અથવા વ્હાઇટબોર્ડ પણ હોય છે અને શિક્ષક તેનો ઉપયોગ કરી શકે છે એક તો તેનાથી શિક્ષક માહિતીને વધુ સારી રીતે પ્રસ્તુત કરી શકે છે અને જટિલ ચિત્રો સરળતાથી બતાવી શકે છે તે એ LCD પ્રોજેક્ટર નો એક નોંધપાત્ર ફાયદો છે પહેલા ઓવરહેડ પ્રોજેક્ટર હતા સ્લાઇડ્સ તૈયાર કરવી ખૂબ જ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા હતી અને જો સ્લાઇડ માં કોઈ ફેરફાર કરવો હોય તો સ્લાઇડ નકામી થઇ જાય અને નવી સ્લાઇડ તૈયાર કરવી પડે પરંતુ તે જમાનો ગયો LCD પ્રોજેક્ટર થી જો આપ ઇલેક્ટ્રોનિકલી કોઈપણ ફેરફાર કરવા માંગતા હો આપ સ્લાઇડ્સ માં ફેરફાર કરી શકો છો નોંધપાત્ર ફાયદો એ છે કે આપ જટિલ માહિતીને વિવિધ રીતે પ્રસ્તુત કરી શકો છો અને તેથી વધુ કોઈપણ પ્રકારના સ્થિર ચિત્રો એનિમેશન સિમ્યુલેશન બધું પ્રસ્તુતિમાં સામેલ કરી શકાય છે સામાન્ય રીતે આપ લેપટોપ અથવા PCનો ઉપયોગ કરીને સામગ્રી સ્લાઇડ પર પ્રક્ષેપિત કરો છો આપની પાસે લેપટોપ છે તેથી આપ સિમ્યુલેશન ને ગતિશીલ બનાવી શકો છો તેનો અર્થ એ કે હું પરિમાણો બદલી શકું છું અને સીમ્યુલેટ કરી શકું છું અને પદ્ધતિમાં શું થાય છે તે બતાવી શકું છું સ્લાઇડ્સને સીધી રજૂ કરી શકાય છે અથવા તેને DOC અથવા PDFમાં રૂપાંતરિત કરી શકાય અને વિદ્યાર્થીઓને આપી શકાય છે અહીં મર્યાદાઓ આવે છે જે ગતિએ માહિતી આપવામાં આવે છે તે વિદ્યાર્થીઓ માનસિક રીતે છોડી દે છે કેટલાક કારણોસર આપ વિદ્યાર્થી સમજી શકે તેના કરતા થોડા ઝડપી હોવાની શક્યતા છે જે પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે તેની સાથે જો વિદ્યાર્થી સાથે સુમેળ નહિ સાધી શકે તો તે માનસિક રીતે છોડી દેશે આપ કહી શકો કે વ્હાઇટબોર્ડ માં પણ એવું થાય છે પરંતુ જ્યારે માહિતી પહેલેથી જ તૈયાર અને પ્રક્ષેપિત હોય ત્યારે શિક્ષકની આ સામગ્રી વાંચવાની આ પ્રવૃત્તિ સામાન્ય કરતા વધુ ઝડપી હોવાનું વલણ ધરાવે છે વિદ્યાર્થીઓ જે ગતિએ અનુસરી શકે તે ગતિએ માહતી આપવા માટેના થોડા અભ્યાસ પ્રેક્ટિસ દ્વારા આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે બીજી સમસ્યા એ છે કે ઘણા લોકોને એવી આદત હોય છે કે સ્લાઇડ્સ ને ભરચક બનાવી દે છે એટલે કે એક સ્લાઇડમાં ઘણી બધી સામગ્રી લખે છે પ્રશિક્ષક સ્ક્રીન પર જુએ છે અને ફક્ત સામગ્રી વાંચતા રહે છે વિદ્યાર્થીઓની સામે પણ જોતા આના કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ઓછો થઇ જાય છે ટેકનોલોજી ના ઘણા ફાયદા છે કેટલીક મુશ્કેલી સાથે કોઈ પણ ગાણિતિક વિષયોને પ્રસ્તુત કરવાનું પણ શીખી શકે છે સ્લાઇડ્સ માં અમુક પ્રકારના એનિમેશન બનાવવાનું શક્ય છે જેથી સામગ્રી રસપ્રદ ક્રમમાં પ્રસ્તુત થાય અને પર્યાપ્ત પણે ધીમી હોય જેથી વિદ્યાર્થીઓ ધ્યાન આપી શકે પરંતુ વધુ પડતા લખાણવળી સ્લાઇડ્સ ચોક્કસપણે વિદ્યાર્થીઓને નિરુત્સાહ કરી શકે છે જ્યારે પણ આપ કોઈ સેમિનાર માં જાઓ અથવા પ્રેસેંટેશન જુઓ છો ત્યારે એવું થાય છે કે સ્લાઇડ્સ ખુબ ભરેલી હોય છે સામગ્રીની જાણકારી રાખવી એ પડકાર બની જાય છે ઉપરના સ્થાને આવે છે ઇલેકટ્રોનિક વર્ગખંડ ઇલેક્ટ્રોનિક વર્ગખંડ સામગ્રી સાથે વિદ્યાર્થીઓના જોડાણને નોંધપાત્ર રીતે વધારી શકે છે ઇલેક્ટ્રોનિક વર્ગખંડ શું છે તેમાં LCD પ્રોજેક્ટર હશે અથવા તો વાઇ ફાઇ ના માધ્યમથી ઇન્ટરનેટ સાથે જોડાણ હશે શિક્ષક પોતાના લેપટોપ નો ઉપયોગ કરશે અને વિદ્યાર્થીઓ પાસે પણ લેપટોપ અથવા સ્માર્ટ ફોન ટેબ્લેટ્સ હશે બ્લેકબોર્ડ અભિગમમાં ન આવી શકે તેવી એક મુખ્ય બાબત એ છે કે શિક્ષક પ્રશ્ન પૂછે અને તમામ વિદ્યાર્થીઓને તેનો જવાબ આપે વિદ્યાર્થીઓના જવાબને વ્યવસ્થિત ગોઠવવા અને જો ત્યાં કોઈ વિચિત્ર પ્રતિભાવો હોય કેટલાક લોકો દેખીતી રીતે આ મુદ્દો સમજી શકતા નથી તો શિક્ષક તેના જવાબની સમીક્ષા કરી શકે અને તે શા માટે છે તેની ચર્ચા કરી શકે છે આપ વિદ્યાર્થીઓને સમસ્યા માટે સીમ્યુલેટ કરી શકો છો અને વિવિધ પરિમાણો સાથે તંત્રની ગતિવિધિ જાણી શકો છો બધી શાખાઓમાં ઘણા ઇજનેરી અભ્યાસક્રમોના સંદર્ભમાં જ્યાં આપ થોડા જટિલ તંત્રની ગતિવિધિને સીમ્યુલેટ કરવા માંગતા હો અને જોતા રહો કે જ્યારે પરિમાણ બદલાય ત્યારે શું થાય છે અને પરિણામ કેવી રીતે બદલાય છે કોઈપણ પરિવર્તનશીલ તંત્રની ગતિવિધિ શીખવાની આ એક શ્રેષ્ઠ રીત છે આ બધા માટે નોંધપાત્ર આયોજન અને શિક્ષકોએ કામ કરવાની જરૂર પડશે અને ખાતરી કરવી પડે કે જ્યારે આપ વર્ગનું સંચાલન કરી રહ્યા હોવ ત્યારે કોઈ તકનીકી ખામી ન હોય જો કોઈ પ્રતિક્રિયા ન હોય જો ઇન્ટરનેટ જોડાણ ન હોય અચાનક કંઈક ખરાબી આવે અથવા પ્રોજેક્ટર સાથે આપના લેપટોપ ને જોડવામાં આપને કોઈ સમસ્યા આવે આમાંથી કોઈપણ તકનીકી ખામી ઇલેક્ટ્રોનિક વર્ગખંડની અસરકારકતાને નષ્ટ કરી શકે છે આ સમસ્યાને દૂર કરવા માટે જો શિક્ષક ઇલેક્ટ્રોનિક વર્ગખંડનો ઉપયોગ કરી રહ્યા હો તો તેમણે ખાતરી કરવી જોઈએ કે વર્ગ શરૂ કરે તે પહેલાં બધું કાર્યકારી સ્થિતિમાં છે ઇલેક્ટ્રોનિક વર્ગખંડમાં લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ઉમેરી શકાય છે શૈક્ષણિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ ઉમેરી શકાય છે ઉદાહરણ તરીકે LMS માટે આપની પાસે જાણીતા MOODLE છે જે નિઃશુલ્ક સ્ત્રોતવાળું સોફ્ટવેર છે ઘણા લોકોએ MOODLEનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને તેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરે છે અનિવાર્યપણે MOODLE શિક્ષકને ઘણી બધી પ્રવૃત્તિઓ બનાવવાની સુવિધા આપે છે જે વિદ્યાર્થીઓને વધારે સમય ગુમાવ્યા વિના જોડી શકે છે પરંતુ દેખીતી રીતે જે આ માટે ઘણું આયોજન કરવું પડે છે ઉદાહરણ તરીકે આપ પ્રશ્નોત્તરીનું આયોજન કરી શકો છો LMS નો જ ઉપયોગ કરીને પ્રશ્નોત્તરી ગોઠવી શકાય છે અને પ્રતિભાવો પણ ઝડપથી એકત્રિત કરી શકાય છે પ્રશ્નોત્તરીના આયોજન પછી આપ તરત જ પ્રતિસાદ આપી શકો છો આ દરેકને જ્ઞાન સાથે જોડવાની અદભૂત પદ્ધતિ છે આપ બધા વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવી શકો છો અને જો કોઈ જવાબ ન આપી રહ્યું હોય તો પણ LMS સરળતાથી જાણી શકે છે LMSનો ઉપયોગ કરવાથી શિક્ષકને પ્રશ્નોત્તરી આયોજિત કરવામાં અને પ્રતિસાદ આપવામાં ખૂબ જ સુવિધા રહેશે પ્રશ્નોત્તરી યોજવાની પ્રક્રિયા જ તમામ વિદ્યાર્થીઓને ભાગ લેવા અને જ્ઞાન સાથે જોડવા માટે પ્રેરિત કરશે LMS દ્વારા શિક્ષકો વધુ પડતા પ્રયત્નો કર્યા વિના વિદ્યાર્થીઓના પ્રદર્શન પર નજર રાખી શકશે કારણ કે બધી માહિતી હંમેશા ઉપલબ્ધ છે વિદ્યાર્થીએ અસાઈનમનેટ માં શું કર્યું છે તેને શું મુશ્કેલી છે વગેરેની માહિતી તેઓ કોઈપણ સમયે મેળવી શકે છે એકવાર શિક્ષકને તેનો ઉપયોગ કરવાની આદત થઇ જાય પછી બધું ઝડપથી મેળવી શકાય છે શિક્ષક વિદ્યાર્થીઓના પ્રદર્શન પર નજર રાખી શકે છે આજકાલ સૌથી અગત્યની બાબત એ છે કે LMS દ્વારા શિક્ષક NBA અથવા NAAC માટે જરૂરી દસ્તાવેજો નવી પ્રક્રિયાઓ બનાવી શકે છે સામગ્રીને તમામ પ્રકારના સ્વરૂપોમાં મૂકવાની અને તમામ પ્રકારની વસ્તુઓ ગણતરી કરવાની પ્રવૃત્તિ જેને શિક્ષકો કારકુની પ્રવૃત્તિ માને છે તે તેમનો ઘણો સમય લે છે LMS અથવા AMS એકેડેમિક મેનેજમેન્ટ સિસ્ટમ ના ઉપયોગથી તે તમામ સમય બચાવી શકાય છે આપણે વિવિધ ડિલિવરી તકનીકો જોઈ અને પ્રશિક્ષકે પ્રથમ ડિલિવરી તકનીકની પસંદગી કરવી જોઈએ અને પછી જ તેઓ તેમની સૂચના સામગ્રી તૈયાર કરી શકે છે જ્યારે અન્ય તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સરળ નોંધો અને બ્લેકબોર્ડ પર લખવાની સામગ્રીનો ઉપયોગ કરી શકાતો નથી સૂચનાના પ્રકારો સૂચનાત્મક સામગ્રીનો વિકાસ પણ સૂચનાના પ્રકાર પર આધારિત છે સૂચનાનો પ્રકાર શું છે ચાલો આપણે તેના ચાર લોકપ્રિય ઉદાહરણો જોઈએ વર્ગખંડમાં સામસામે સૂચના જેનાથી બધા પરિચિત છે તેનો અર્થ એ કે આપ શારીરિક રીતે એવા વર્ગખંડમાં જાઓ છો જેમાં અમુક સુવિધાઓ છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો રૂબરૂ છે મિશ્ર શિક્ષણ વિપરીત વર્ગખંડ અને ઓનલાઇન અભ્યાસક્રમ ઓનલાઈન અભ્યાસક્રમનું એક વૈવિધ્ય MOOC છે સૂચનાનો એક પ્રકાર કે અત્યારે જેનો આપ ઉપયોગ કરી રહ્યા છો સામ સામે સૂચના આપવી સૌથી લોકપ્રિય પ્રકાર છે તેમાં કોઈપણ ડિલિવરી તકનીકોનો ઉપયોગ કરી શકાય છે વર્ગખંડમાં તમામ શિક્ષણ પ્રવૃત્તિઓમાં શિક્ષક વિદ્યાર્થીની વાતચીત ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે તે હકારાત્મક અને નકારાત્મક બંને ભૂમિકાઓ ભજવી શકે છે તે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની શિક્ષકની ક્ષમતા પર આધાર રાખે છે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ભેગા થાય છે અને તેઓ વર્ગખંડમાં પ્રવેશતા પહેલા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે અને વર્ગખંડ પછી શીખનારા સમુદાયોને સ્વાભાવિક રીતે અને વધુ અસરકારક રીતે બનાવી શકાય છે સમૂહ બનશે અને વર્ગમાં શું બન્યું તેની ચર્ચા શરૂ કરશે તેમના અનુભવો શું હતા તેઓ એકબીજાને પ્રશ્નો પૂછશે અને સામાન્ય રીતે 4 6 ના સમૂહ સહેલાઇથી બની જાય છે જે ખૂબ જ સારી બાબત છે શિક્ષકો અને વિસ્યર્થીઓ બંને આજે પણ ફક્ત આ પ્રકારની સૂચનાના સંબંધમાં જ વિચારે છે જો તે રૂબરૂ ન હોય તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને અચાનક લાગે છે કે કયાંક કંઈક બરાબર નથી આમાંથી કોઈપણ ફેરફાર હોય તો સરળતાથી સ્વીકાર્ય નથી જો આપ કોઈ અન્ય પ્રકારની સૂચનાઓનો ઉપયોગ કરવા માંગતા હો તો આપે કોઈ ચોક્કસ અવરોધને પાર કરવો પડશે અને આપ તે અવરોધને ફક્ત ત્યારે જ પાર કરી શકો કે જો આપ રૂબરૂ સૂચના સિવાયના વિશિષ્ટ લાભ બતાવી શકો અને તેમાં ખુબ તૈયારીની જરૂર પડે મિશ્ર શિક્ષણ એ પારંપરિક સ્થળ આધારિત વર્ગખંડને ઘણી બધી ઓનલાઈન સામગ્રી અને ઓનલાઇન વાતચીતની તકો સાથે જોડે છે તેનો અર્થ એ કે સામસામે વાતચીત કે જ્યાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં જાય છે અને શિક્ષક ઘણી બધી ઓનલાઇન સામગ્રી અને ઓનલાઇન વાતચીતની તકો સાથે આવે છે કારણ કે આપ પારંપરિક શાળાઓનો ઉપયોગ કરી રહ્યા છો જ્યાં આપ વર્ગખંડમાં જાઓ છો વિદ્યાર્થીઓ અને શિક્ષકો તે માટે ટેવાયેલા છે તેથી તેઓને આરામદાયક લાગે છે પરંતુ મિશ્ર શિક્ષણમાં આપના વર્ગખંડમાં વાતચીતમાં વ્યતીત થતા કલાકોની સંખ્યા ઘટી જાય છે સામ સામે વાતચીતનો સમય અમુક અંશે ઓછો થયો છે ઉદાહરણ તરીકે જો આપની પાસે દર અઠવાડિયેમાં ચાર કલાકના વ્યાખ્યાન હોય તો શરૂઆતમાં હું વ્યાખ્યાનના કલાકોની સંખ્યા ઘટાડીને 2 કરી શકું છું બાકીના બે વર્ગમાં વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અને ગૃહકાર્ય ઓનલાઈન કરવાનું રહેશે અલબત્ત આ માટે વિદ્યાર્થીઓએ પહેલ કરવી જરૂરી છે અને તેઓએ વર્ગમાં આવતા પહેલા સામગ્રી વાંચવી પડશે કેટલીકવાર શિક્ષક વર્ગખંડમાં કેટલાક અલગ ખ્યાલો પણ સમજાવી શકે છે પરંતુ ઘણું કામ ઓનલાઈન કરવું પડશે એવું જાણવા મળ્યું છે કે સંપૂર્ણ સમય ઓનલાઈન અથવા સંપૂર્ણ રૂબરૂ શીખવાની સરખામણીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે એટલે કે સંપૂર્ણપણે ઓનલાઇન શિક્ષણની કેટલીક મર્યાદાઓ છે જે આપણે જોઈશું અને સંપૂર્ણપણે રૂબરૂ શીખવાના અનુભવોની પણ મર્યાદાઓ છે ઘણા બધા ક્ષેત્રમાં સંશોધનના આધારે મિશ્ર શિક્ષણમાં સૂચના દ્વારા સ્થાપિત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ તે દ્વારા વધુ સારી રીતે શીખતા હોય તેવું લાગે છે વિપરીત વર્ગખંડ એ મિશ્ર શિક્ષણનું અદ્યતન વૈવિધ્ય છે તેનો અર્થ એ કે આપ અનિવાર્યપણે વિપરીત કરો છો આપ સામાન્ય રીતે વર્ગખંડમાં એવું કરો છો કે વર્ગખંડમાં કંઈક સમજાવો છો અને વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર કેટલાક અસાઈનમેન્ટ કરવા માટે આપો છો આજકાલ સામગ્રી સરળતાથી ઓનલાઈન આપી શકાય છે અને તમામ વિદ્યાર્થીઓ પાસે તેમના ઇન્ટરનેટ ઉપકરણો દ્વારા શીખવાની સામગ્રીની ઉપલબ્ધ છે અને તેઓ વર્ગખંડની બહારની સામગ્રીનો અભ્યાસ કરે તેવી અપેક્ષા છે તેઓ વિડિઓ જોઈ શકે છે તેઓ સામગ્રી વાંચી શકે છે અથવા તેઓ શિક્ષક દ્વારા તૈયાર કરેલી સ્લાઇડ્સ જોઈ શકે છે જેને રૂઢિગત રીતે ગૃહકાર્ય માનવામાં આવે છે તેને વર્ગખંડમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે એટલે કે વર્ગખંડનો ઉપયોગ વિશેષ રૂપે ચર્ચા અને સંભવતઃ કેટલીક સમસ્યાઓના સમાધાન માટે થાય છે આ છે વિપરીત વર્ગખંડ અને ફરી એકવાર તેની અસરકારકતા શિક્ષકના ઘણા બધા આયોજન અને વિદ્યાર્થીઓની ભાગ લેવાની તૈયારી પર નિર્ભર રહેશે એવું જાણવા મળ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ નાનપણથી જ સામ સામે સૂચના આપવા માટે ટેવાયેલા હોય અને તેથી તેમાંથી કોઈપણ પરિવર્તન સહેલાઈથી સ્વીકારશે નહિ તેથી વિદ્યાર્થીઓ આના ફાયદા હોવા છતાં ફરિયાદ કરી શકે છે ઓનલાઇન અભ્યાસક્રમો શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈપણ રૂબરૂ સંપર્ક વિના તમામ શિક્ષણ તેમજ શીખવાની પ્રવૃત્તિઓ અને મૂલ્યાંકન ઓનલાઇન કરવામાં આવે છે કોઈ રૂબરૂ વાતચીત નથી અત્યારે આપણે અત્યારે કરી રહ્યા છીએ તેમ વાતચીત વિડિયો દ્વારા થાય છે વિદ્યાર્થીઓ પોતાની ગતિએ શીખી શકે છે કે મતલબ કે તેઓ કોઈ ચોક્કસ વિડીયો ને ગમે તેટલી વાર જોઈ શકે છે અથવા પોતાની જગ્યાએ અથવા પોતાની ગતિએ જોઈ શકે છે ઘણા વિશ્વવિદ્યાલયોમાં જ્યારે તેઓ ઓનલાઈન અભ્યાસક્રમો આપે છે ત્યારે અભ્યાસક્રમો એક સંસ્થાના નોંધાયેલ વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત હોય છે જ્યારે જે અભ્યાસક્રમ NPTEL હેઠળ આપવામાં આવે છે તેમાં વિશ્વમાં અથવા દેશમાં ગમે ત્યાંથી કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે એકમાત્ર સમસ્યા એ છે કે જ્યારે સંખ્યા વધવા લાગે છે ત્યારે શિક્ષણ સહાયકોના રૂપે અમુક પ્રકારની વધારાની સહાયતાની આવશ્યકતા હોય છે જો વિદ્યાર્થીઓ કેટલાક પ્રશ્નો પૂછે છે અને જો ઘણા પ્રશ્નો હોય તો શિક્ષક માટે મોટી સંખ્યામાં વાતચીત કરવી મુશ્કેલ બનશે આ સ્થિતિમાં આપે જરૂરી શિક્ષણ સહાયકની મદદ લેવી પડશે જે NPTEL કરે છે ટૂંકમાં ડિલિવરી તકનીકની પસંદગી અને સૂચનાનો પ્રકાર એનો પ્રભાવ સુચનાત્મક ડિઝાઇન પર થશે જે આગામી એકમ માટેનો વિષય હશે આગળના એકમમાં આપણે સૂચનાત્મક ડિઝાઇન ની આવશ્યકતા તેમજ સૂચના સામગ્રી અને શિક્ષણ સામગ્રીના વિકાસ પર તેની પસંદગીના પ્રભાવને સમજવાનો પ્રયત્ન કરીશું